તેથી હવે આપણે કેટલીક VLSI ડિઝાઇન સ્ટાઈલ ઓ વિશે વાત કરીશું જે વિવિધ ફિઝીકલ ડિઝાઇન તકનીકો અને અલ્ગોરિધમ ને સમજવામાં ઉપયોગી થશે જેની ચર્ચા આપણે મોડ્યુલ માં કરીશું જે આપણે અનુસરસું તેથી VLSI ડિઝાઇન સ્ટાઈલઓના પહેલા ભાગમાં આપણે અહીં કેટલીક કહેવાતી ડિઝાઇન સ્ટાઈલઓ વિશે વાત કરીશું અને તે ડિઝાઇન સમસ્યાઓ પર કેવી અસર કરે છે હવે ચાલો પહેલા VLSI ડિઝાઇન સાઇકલ ને સમજવાનો પ્રયાસ કરીએ મેં પ્રથમ લેક્ચર દરમિયાન પણ આ વાત પર ભાર મૂક્યો હતો કે સેમી કન્ડક્ટર ટેકનોલોજી ની પ્રગતિ સાથે આજે આપણે ખૂબ મોટી સંખ્યામાં ઉપકરણોને હેન્ડલ કરવા પડ્યા છે જે એક ઉપકરણમાં એક અબજ ટ્રાન્ઝિસ્ટર સુધી અને તેનાથી આગળ જઈ શકે છે બીજું એવી ઘણી એપ્લિકેશનો છે જે ઉચ્ચ કાર્યક્ષમતા અને ઓછા પાવર ની પણ માંગ કરે છે કારણ કે આજે ઘણી એપ્લિકેશનો બેટરી પર ચાલે છે તે મોબાઇલ છે મોબાઇલ ફોન જેવા હેન્ડહેલ્ડ ઉપકરણો તેથી પ્રદર્શન અને પાવર વપરાશ બે ખૂબ જ મહત્વપૂર્ણ જરૂરિયાતો છે અને અલબત્ત બજાર સ્પર્ધા માટેનો સમય ઘણો વધારે છે તેથી આજે કોઈપણ ઉત્પાદકો ડિઝાઇન બનાવવા અને ઓપ્ટિમાઇઝ કરવામાં ઘણો સમય પસાર કરવાનો પ્રયાસ કરી શકતા નથી તેથી તેની સીધી અસર ખર્ચ પર પડશે તેથી અગાઉના દિવસોથી વિપરીત જ્યાં સ્પેસિફીકેશન થી શરૂ કરીને ચિપ ના અંતિમ ફેબ્રિકેશન સુધી આપણે મેન્યુઅલ અભિગમને અનુસરી શકીએ છીએ આજે વસ્તુઓ બદલાઈ ગઈ છે હવે સિસ્ટમના કદ અને પ્રક્રિયાઓની જટિલતાને કારણે આ ઓટોમેશન ફરજિયાત છે આ હવે પસંદગી નથી તેથી આ એક વસ્તુ છે જે આપણે ખૂબ જ સ્પષ્ટપણે સમજવાની છે તેથી જ આપણે VLSI ડિઝાઇન ફ્લો જોઈ રહ્યા છીએ ફિઝીકલ ડિઝાઇન અને તેના જેવી વસ્તુઓ હવે VLSI ડિઝાઇન સાઇકલ પર વધુ એક નજર નાખો તેથી અહીં આપણે પગલાંઓનો ઉલ્લેખ થોડો અલગ રીતે કર્યો છે તેથી આપણે કહીએ છીએ કે આપણે સિસ્ટમ સ્પેસિફીકેશનથી શરૂઆત કરીએ છીએ આપણે કાર્યાત્મક ડિઝાઇનમાંથી પસાર થઈએ છીએ જે મેં ઉલ્લેખ કર્યો છે તેમ ટ્રાન્સફર લેવલ ડિઝાઇન રજીસ્ટર કરવા જેવું જ છે ડિઝાઇન જેમાં રજિસ્ટર ALUs મલ્ટિપ્લેક્સર વગેરેનો સમાવેશ થાય છે તેથી આ ડિઝાઇનનું ઉચ્ચતમ સ્તર છે પછી તે ડિઝાઇનને લોજિક લેવલ ની ડિઝાઇનમાં રિફાઇન કરી શકાય છે જ્યાં આપણે આપણાં નેટલિસ્ટમાં ગેટ અને ફ્લિપ ફ્લોપ્સ વિશે વાત કરીએ છીએ તેથી તે RTL સ્તરના ઘટકો ગેટ લેવલ નેટલિસ્ટમાં વિઘટિત થાય છે કહો કે મલ્ટિપ્લેક્સરને ગેટનો ઉપયોગ કરીને સમજવામાં આવે છે ફ્લિપ ફ્લોપ ગેટનો ઉપયોગ કરીને સમજવામાં આવે છે અને વગેરે તેથી પછી આગલા સ્તર પર આપણી પાસે સર્કિટ ડિઝાઇન છે સર્કિટ ડિઝાઇનનો અર્થ છે કે આ ટ્રાન્ઝિસ્ટર સ્તરની ડિઝાઇન છે હવે દરેક ગેટ અથવા ફ્લિપ ફ્લોપ હવે આ સ્તર પર સામાન્ય રીતે CMOS ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરીને સમજાવાય છે તેથી હવે આપણી પાસે ખૂબ મોટી સંખ્યામાં nMOS અને pMOS ટ્રાન્ઝિસ્ટર છે અને તેમના આંતરજોડાણો છે જે રીતે તેઓ એકબીજા સાથે જોડાયેલા છે ટ્રાન્ઝિસ્ટરની નેટલિસ્ટ હવે એકવાર આપણી પાસે ટ્રાન્ઝિસ્ટરની આ નેટલિસ્ટ આવી ગયા પછી પગલાંઓનો આગળનો ક્રમ જે આપણે ભેગા કર્યો છે અને સિંગલ મેક્રો સ્ટેપ તરીકે દર્શાવ્યો છે તે ફિઝીકલ ડિઝાઇન છે આ ફિઝીકલ ડિઝાઇન આ કોર્સ માં ચર્ચાનો મુખ્ય વિષય છે જેને આપણે જોઈ રહ્યા છીએ તેથી આ ફિઝીકલ ડિઝાઇનમાં જ સંખ્યાબંધ વિવિધ પગલાંઓ શામેલ હશે જે ઇનપુટ તરીકે નેટલિસ્ટ લે છે અને આપણે સંખ્યાબંધ મધ્યવર્તી પગલાંઓમાંથી પસાર થઈશું અને અંતિમ આવૃતિ બનાવીશું જે ફેબ્રિકેશન માટે તૈયાર છે તમારી સિસ્ટમ અથવા તમારી ડિઝાઇનનું અંતિમ સ્પેસિફીકેશન જે હવે અંતિમ ફેબ્રિકેશન માટે ફેબ્રિકેશન સુવિધાને સીધી મોકલી શકાય છે તેથી તે ફિઝીકલ ડિઝાઇનનો કહેવાતો ઉદ્દેશ્ય છે જે મેક્રો સ્ટેપ મેં અહીં બતાવ્યું છે અને અલબત્ત તમે ફેબ્રિકેશન માટે જાઓ તે પહેલાં કેટલાક અન્ય મુદ્દાઓ છે જે જોવાની જરૂર છે કારણ કે ફેબ્રિકેશન એ એક ખર્ચાળ પગલું છે તેથી જો ત્યાં કંઈક ખોટું થાય છે તો તમારે ઘણું ચૂકવવું પડશે તેથી તમે ખરેખર ફેબ્રિકેશન માટે જઈ શકો તે પહેલાં તમારે ડિઝાઇન ચકાસણી લેઆઉટ ચકાસણી ડિઝાઇન સાઇન ઓફ ના વિવિધ સાઇકલમાંથી પસાર થવું પડશે તમારી ચિપ ફેબ્રિકેટ થઈ ગયા પછી તમારે તેને ડાઇ માં પેકેજ કરવું પડશે તમારે તેનું યોગ્ય રીતે પરીક્ષણ કરવું પડશે અને જો કંઈક યોગ્ય રીતે કામ કરતું નથી તો તમારે તેને ડીબગ કરવું પડશે શા માટે આ સર્કિટ અથવા ચિપ યોગ્ય રીતે કામ કરી રહ્યાં નથી તો શું ડિઝાઈનમાં કોઈ ખામી કે ભૂલ હતી શું ફેબ્રિકેશન દરમિયાન કોઈ ભૂલ હતી વગેરે તેથી તમારે ત્યાં નિષ્ફળતાના કારણનું નિદાન કરવાની જરૂર છે તેથી આ કહેવાતું VLSI ડિઝાઇન સાઇકલ છે હવે ફિઝીકલ ડિઝાઇનના આ મેક્રો સ્ટેપ પર પાછા આવીએ ચાલો આપણે વિગતવાર જોઈએ કે અહીં કયા પગલાં સામેલ છે અને આ કોર્સના ભાગ રૂપે આપણે કયા વિષયોની ચર્ચા કરીશું તેથી હું ફિઝીકલ ડિઝાઇનનું પુનરાવર્તન કરી રહ્યો છું તે આવશ્યકપણે એક ક્રમ અથવા પગલાંઓનો સમૂહ છે જે સર્કિટ નેટલિસ્ટને અંતિમ લેઆઉટમાં રૂપાંતરિત કરે છે જે મેં કહ્યું તેમ લંબચોરસનો સમૂહ છે કેટલીકવાર આને ભૌમિતિક ડિસ્ક્રીપ્શન તરીકે ઓળખવામાં આવે છે તેથી આ ભૌમિતિક ડિસ્ક્રીપ્શન ચિપ બનાવવા માટે ફેબ્રિકેશન સુવિધાને સીધું મોકલી શકાય છે સામાન્ય રીતે આ ભૌમિતિક ડિસ્ક્રીપ્શન GDS2 જેવી પ્રમાણભૂત ફાઇલ ના સ્વરૂપમાં બનાવવામાં આવે છે આપણે આ વસ્તુઓ વિશે પછીથી વાત કરીશું તેથી મતલબ કે આ ફાઇલો કેવી દેખાય છે અને તેમાં શું છે અને ફિઝીકલ ડિઝાઇન સાઇકલમાં તેથી આગામી કેટલાક કોર્સ મોડ્યુલોમાં આ કોર્સના ભાગ રૂપે આપણે પાર્ટીશનિંગ ફ્લોર પ્લાનિંગ પ્લેસમેન્ટ રાઉટિંગ જેવા મુદ્દાઓની ચર્ચા કરીશું તેથી મોડ્યુલો અથવા બ્લોક્સ અથવા સર્કિટ નોડ વચ્ચેનું આંતરજોડાણ કેવી રીતે હાથ ધરવામાં આવે છે આપણે બનાવેલ સર્કિટ અથવા નેટલિસ્ટ માટે સ્ટેટિક ટાઇમિંગ એનાલિસિસ ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી તે આપણી ટાઇમિંગ જરૂરિયાતોને સંતોષવા સક્ષમ છે કે કેમ ધારો કે આપણે એક ગીગા હર્ટ્ઝ ક્લૉક પર કામ કરતી હોય તેવી ડિઝાઇન બનાવવા માંગીએ છીએ અને તમે સર્કિટ નેટલિસ્ટ ડિઝાઇન કર્યા પછી જોશો કે આપણે ફક્ત 800 મેગા હર્ટ્ઝ સુધી જઈ શકીએ છીએ તેથી ડિઝાઇનમાં કેટલાક ટ્યુનિંગ કેટલાક ફેરફારો કરવાની જરૂર છે જેથી કરીને આપણે ક્લોકની ફ્રીક્વન્સી ને આગળ વધારી શકીએ તેથી સ્ટેટિક ટાઇમિંગ એનાલિસિસ એ એક પગલું છે જે આપણને નિર્ણાયક ભાગોને ઓળખવામાં ટાઇમિંગ ડિલે ને ઓળખવામાં અને અન્ય બાબતોમાં મદદ કરે છે જેથી કરીને આ નિર્ણય ખૂબ જ સભાનપણે અને બુદ્ધિપૂર્વક લઈ શકાય પછી અલબત્ત VLSI ડિઝાઇનમાં સિગ્નલ ની ઇન્ટિગ્રિટી અને ક્રોસટોક એ ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે કારણ કે લક્ષણોના તીવ્ર કદને કારણે તેઓ ખૂબ સાંકડા છે તેઓ એકબીજાની ખૂબ નજીક છે તેથી જ્યારે એક લાઇન માં સિગ્નલમાં કેટલાક ફેરફારો થઈ રહ્યા છે જો ત્યાં કોઈ લાઇન છે જે તેની ખૂબ નજીકથી ચાલી રહી છે તો બીજી લાઇન પર કેટલાક કપલિંગ હશે તેથી કેટલાક ક્રોસટોકના મુદ્દાઓ ચિત્રમાં આવી શકે છે તેથી સિગ્નલ ઇન્ટિગ્રિટી ક્રોસટોક મોડેલિંગ અને એ સુનિશ્ચિત કરવા માટે કે મેં બનાવેલ અંતિમ લેઆઉટ જ્યારે ચિપ ફેબ્રિકેટ થાય ત્યારે તેનાથી પ્રતિકૂળ અસર ન થાય આ ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી સિગ્નલ ઇન્ટિગ્રિટી અને ક્રોસટોક એનાલિસિસ એ એવી વસ્તુ છે જેના વિશે પણ આપણે વાત કરીશું અને છેલ્લે આપણે સાઇન ઓફ કરવા જઈએ તે પહેલાં લેઆઉટને ફિઝીકલ રીતે ચકાસવા માટે વિવિધ OS વિશે વાત કરીશું સાઇન ઓફ એટલે આપણે કહીએ છીએ કે આપણે જે કંઈ કર્યું છે તેનાથી આપણે ખુશ છીએ હવે આપણે ફેબ્રિકેશન માટે વસ્તુ આપી રહ્યા છીએ જે સાઇન ઓફનું આ પગલું છે તેથી સાઇન ઓફ એ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે કારણ કે જો સાઇન ઓફ કર્યા પછી કંઈપણ ખોટું થાય છે તો તે ખૂબ જ મોટા ખર્ચની અસર છે કારણ કે ફેબ્રિકેશન પોતે જ એક ખૂબ જ ખર્ચાળ વસ્તુ છે અને જો તમે ફેબ્રિકેશન કરો છો અને પછી તમને લાગે છે કે તમારી લેઆઉટની ડિઝાઇનમાં કંઈક ખોટું છે તો તમે તમારા પૈસા વેડફી નાખો છો તેથી હવે કેટલીક કહેવાતી ડિઝાઇન સ્ટાઇલઓ વિશે વાત કરીશું તેથી ડિઝાઇન સ્ટાઇલઓ શું છે ડિઝાઇન સ્ટાઇલઓ વિવિધ વ્યાપક રીતો છે જેમાં તમે આપણી VLSI ચિપ બનાવી શકો છો ખૂબ જ વ્યાપક રીતે કહીએ તો આજે લોકો ફિલ્ડ પ્રોગ્રામેબલ ગેટ એરે ગેટ એરે સ્ટાન્ડર્ડ સેલ જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ચિપ પર તેમની ડિઝાઇન બનાવે છે જેને સેમી કસ્ટમ ડિઝાઇન અથવા સંપૂર્ણ કસ્ટમ ડિઝાઇન પણ કહેવામાં આવે છે ચાલો આપણે આ વિવિધ ડિઝાઇન સ્ટાઇલઓને અલગથી જોઈએ જેથી તમે આ અભિગમના ફાયદા અને ગેરફાયદા વિશે વિચાર કરી શકો અને શા માટે અને ક્યારે એક અભિગમનો ઉપયોગ કરવો જોઈએ મારો અર્થ બીજા પર છે તેથી ચાલો તફાવતો જોઈએ તેથી ચોક્કસ ડિઝાઇન સ્ટાઇલ પસંદ કરવાનો વિકલ્પ સંખ્યાબંધ મુદ્દાઓ પર આધારિત છે અલબત્ત હાર્ડવેર ખર્ચ FPGA જુઓ ફીલ્ડ પ્રોગ્રામેબલ ગેટ એરે સૌથી સસ્તું છે પરંતુ આ સર્કિટ ડિલે સંભવતઃ સૌથી લાંબો છે તેથી હાર્ડવેર ખર્ચ સર્કિટ ડિલે અને તમારી ડિઝાઇન બનાવવા અને તેને હાર્ડવેર સાથે મેપ કરવા માટે તમારા માટે જરૂરી કુલ સમય આ બધા મહત્વપૂર્ણ છે કેટલીક એપ્લિકેશનો અથવા કેટલાક દૃશ્યો છે જ્યાં આપણે સમય ઓછો કરવાની જરૂર છે પરંતુ તમે અલબત્ત અન્ય બે સાથે સમાધાન કરી શકો છો એવી કેટલીક એપ્લિકેશનો છે જ્યાં ડિલે ખૂબ જ મહત્વપૂર્ણ છે તમે ડિલેને ઓછો કરવા માંગો છો પરંતુ બની શકે છે કે તમે તમારી ડિઝાઇન માટે થોડો વધુ સમય આપી શકો તેથી આ મૂળભૂત રીતે આ ડિઝાઇન પરિમાણો વચ્ચેનો વિકલ્પ વિનિમય છે જે ઘણીવાર વિરોધાભાસી હોય છે તેથી એનો અર્થ એ છે કે અનુભવી ડિઝાઇનરો આ પરિમાણો વચ્ચે યોગ્ય વિકલ્પ વિનિમય કરી શકે છે હવે ચાલો આગળની કેટલીક સ્લાઈડ્સ માં ફીલ્ડ પ્રોગ્રામેબલ ગેટ એરે પાછળનો મૂળભૂત ખ્યાલ અથવા વિચાર જોઈએ સારું ફીલ્ડ પ્રોગ્રામેબલ ગેટ એરે નામ પ્રમાણે ફીલ્ડ પ્રોગ્રામેબલ અર્થ સૂચવે છે કે ઉપકરણ ફીલ્ડમાં પ્રોગ્રામેબલ છે હવે એક ડિઝાઇનર તરીકે જે મારું ક્ષેત્ર છે મારું ક્ષેત્ર મારી પ્રયોગશાળા છે તેથી ફીલ્ડ પ્રોગ્રામેબલ ગેટ એરે અથવા ટૂંકમાં FPGA કહેવાય છે કે હું તેને મારી લેબ માં પ્રોગ્રામ કરવા સક્ષમ હોવો જોઈએ ત્યાં મારી ચિપ ફેબ્રિકેટ કરાવવા માટે મારે કોઈ ખર્ચાળ ફેબ્રિકેશન સુવિધામાંથી પસાર થવું જોઈએ નહીં પરંતુ હું સેલ્ફ FPGA ઘટકની ચિપ ખરીદી શકું છું તેને મારી લેબમાં લાવી શકું છું અને હું ત્યાં જરૂરી પ્રોગ્રામિંગ કરી શકું અને મને તે FPGA ચિપ પર મારી ઇચ્છિત સર્કિટ મળે છે આ રીતે FPGA મૂળભૂત રીતે કામ કરે છે અને તેનો અર્થ શું છે તો તે પ્રોગ્રામેબિલિટી કેવી રીતે પ્રાપ્ત કરે છે ઠીક છે હું ખૂબ વિગતવાર નથી જઈ રહ્યો કારણ કે તે આ ચોક્કસ કોર્સના આ અવકાશની બહાર છે પરંતુ હું મુખ્ય મુદ્દાઓ અથવા વિશેષતાઓ વિશે વાત કરીશ તેથી FPGAમાં લોજિક સેલ ના એરેનો સમાવેશ થાય છે આ એરેનો અર્થ એ છે કે મોટી સંખ્યામાં આવા હજારો લોજિક સેલ હોઈ શકે છે જે રાઉટિંગ અથવા ઇન્ટરકનેક્શન ચેનલો દ્વારા જોડાયેલા છે જે પ્રોગ્રામેબલ પણ છે જેનો અર્થ છે કે આ લોજિક સેલ કેવી રીતે જોડાયેલા છે તે પણ તમારી જરૂરિયાતો મુજબ બદલી શકાય છે ઓકે તેથી તમારી પાસે લોજિક સેલ છે તમે તમારા કેટલાક ગેટને મેપ કરી શકો છો અથવા લોજિક સેલમાં ડિઝાઇન કરી શકો છો પછી તમે તમારી ઇચ્છા મુજબ તેને એકબીજા સાથે જોડી શકો છો આ બધા પ્રોગ્રામેબલ છે તેથી FPGA માં વિવિધ પ્રકારના સેલ છે ત્યાં વિશિષ્ટ ઇનપુટ આઉટપુટ સેલ છે જે તમને આ સિગ્નલોને પિન પર લઈ જવા દે છે વિવિધ જરૂરિયાતો સાથે કેટલાક ઇનપુટ હશે કેટલાક આઉટપુટ હશે કેટલાક માત્ર ઇનપુટ માત્ર આઉટપુટ હશે માત્ર દિશા દ્વારા અને કેટલાક ટ્રાઇ સ્ટેટ કંટ્રોલ સ્ટ્રોબ્સ માટે ઘણી બધી આવશ્યકતાઓ છે તેથી તમારી પાસે આ વિશિષ્ટ IO સેલ હોઈ શકે છે અને તમારી પાસે લોજિક સેલ હોઈ શકે છે તેથી આપણે પછી જોઈશું કે આ લોજિક સેલ સામાન્ય રીતે લુકઅપ ટેબલ અથવા LUTs નામની કોઈ વસ્તુનો ઉપયોગ કરીને અમલમાં મૂકવામાં આવે છે અને આ રાઉટિંગ ચેનલો છે જે મેં કહ્યું કે તે પ્રોગ્રામેબલ પણ છે તે સ્ટેટિક RAM નો ઉપયોગ કરીને અથવા એન્ટી ફ્યુઝ તત્વોનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે જેનો હું પાછળથી ઉલ્લેખ કરીશ આ બે અલગ અલગ ટેકનોલોજી છે જેનો અમુક FPGA ઉત્પાદક તેઓ તેમની ડિઝાઇનમાં અલગ રીતે ઉપયોગ કરે છે FPGA ચિપ એ છે જે ઝિલિંક્ષ અલ્ટેરા એક્ટેલ જેવા ઘણા વિક્રેતાઓ પાસેથી ઉપલબ્ધ છે અને અન્ય ઘણા છે તેઓ FPGA ચિપનું ઉત્પાદન કરે છે આ ઉત્પાદનો ક્ષમતામાં વ્યાપકપણે બદલાય છે જેમ કે જ્યારે હું કહું છું કે ક્ષમતામાં વ્યાપકપણે મારો મતલબ છે કે એવા ઉત્પાદનો છે જે પ્રથમ વખત ઉપયોગ માટે છે અથવા નવા શિખાઉ માણસો ઉપયોગ કરે છે તેઓ તાલીમ હેતુઓ માટે વર્ગોમાં લેબમાં ઉપયોગ કરી શકે છે તેઓ ખરેખર સસ્તા છે તેની કિંમત થોડા હજાર રૂપિયા છે કદાચ પરંતુ અન્ય ખૂબ જ અત્યાધુનિક FPGA ચિપ છે જે ગીગા હર્ટ્ઝના ઓર્ડર ની ક્લૉક ફ્રીક્વન્સી પર ચાલી શકે છે તે ખૂબ જ ઉચ્ચ થ્રુપુટ પ્રદાન કરી શકે છે અને તેનો ઉપયોગ ખરેખર અત્યાધુનિક એપ્લિકેશનો માટે થઈ શકે છે જ્યાં કેટલાક તમે કહી શકો છો કે મારો મતલબ છે અન્યથા તમે કેટલીક ચિપનો ઉપયોગ કર્યો હોત જે એપ્લિકેશન વિશિષ્ટ રીતે બનાવવામાં આવે છે જેને ASICs કહેવામાં આવે છે એટલે કે હું એક ઉદાહરણ આપી શકું છું કે મિસાઇલો નું ઉત્પાદન થાય છે તેથી હું એક ઉદાહરણ આપું છું કે તમે આ સ્કડ મિસાઇલ વિશે સાંભળ્યું જ હશે જેનો ઉપયોગ ઇરાક સાથેના યુદ્ધ મેળામાં ખૂબ અગાઉ કરવામાં આવે છે Refer Time 1647 તેથી આ સ્કડ મિસાઇલોમાં કંટ્રોલ સિસ્ટમ ના ભાગ રૂપે તેમાં કેટલાક FPGA ના સાધનો હોય છે તેથી તે FPGA શું કરે છે તેમની પ્રોગ્રામેબિલિટીને કારણે તેથી જ્યારે મિસાઇલો તેના ભાગમાં હોય છે ત્યારે પર્યાવરણને આધારે લક્ષ્યના સ્થાન પર આધાર રાખીને લક્ષ્યો પણ ખસેડી શકે છે તેથી તે તેના પ્રોગ્રામને આંતરિક રીતે બદલી શકે છે તે કરી શકે છે ત્યાં એક મિકેનિઝમ છે જેમાં FPGA રૂપરેખાંકનને ગતિશીલ રીતે બદલી શકાય છે જેથી આ સ્કડ લક્ષ્યને ખૂબ જ સચોટ રીતે હિટ કરી શકે તેથી આ એક એપ્લિકેશન હતી જ્યાં FPGAનો વાસ્તવિક સમયના દૃશ્યમાં ઉપયોગ કરવામાં આવ્યો છે જેમાં અમુક ખૂબ જ કડક ટાઇમિંગ મર્યાદાઓ છે અને બીજી બાબત એ છે કે આ FPGA ચિપ બરાબર પરંતુ FPGA ડેવલપમેન્ટ બોર્ડ ઘણી કંપનીઓ અને વિક્રેતાઓ પાસેથી પણ ઉપલબ્ધ છે તેની સાથે તમારી પાસે કમ્પ્યુટેડ ડિઝાઈન સાધન છે જેમાં તમારી પાસે સંપૂર્ણ સિન્થેસિસ અને લેઆઉટ અને રાઉટિંગ સાધનો ત્યાં બિલ્ટ માં સમાવિષ્ટ છે જેથી તમે VHDL અથવા વેરિલોગ માં તમારું સ્પેસિફીકેશન લખી શકો અને તેમાંથી તમે તમારી ડિઝાઇનને સીધી મેપ કરી શકો FPGA બોર્ડ અથવા FPGA ચિપ પર અને તમારી પાસે તમારી ડિઝાઇન હાર્ડવેરમાં તૈયાર છે તે ખૂબ જ સરળ કાર્ય છે અને આ સમગ્ર બાબતમાં થોડી મિનિટો અથવા વધુમાં વધુ એક કલાક લાગી શકે છે તેથી તે સમય માંગે તેવું નથી તેથી આ પ્રયોગશાળામાં ખૂબ જ ઝડપી પ્રોટોટાઇપિંગ ને મંજૂરી આપે છે તેથી એવી ઘણી એપ્લિકેશનો છે જ્યાં ટર્નઅરાઉન્ડ ટાઇમ ખૂબ જ મહત્વપૂર્ણ છે એમ કહો કે FPGA તમને તે સંદર્ભમાં ઘણો લાભ આપે છે હવે ચાલો FPGA ના ફેમિલી માંથી એકને ખૂબ જ ઝડપથી જોઈએ જે અલબત્ત બહુ નવું નથી પરંતુ મેં તેને એક પ્રતિનિધિ તરીકે લીધો છે માત્ર FPGA ચિપની કેટલીક મુખ્ય લાક્ષણિકતાઓ સમજાવવા માટે આ કેન્દ્રીય બ્લોકમાં FPGA આના જેવું દેખાતું હોવાથી તમે જોઈ શકો છો ત્યાં IO બ્લોક્સ એટલે સીમાઓ સાથે કારણ કે ઇનપુટ આઉટપુટ પિન ત્યાં સીમાઓ સાથે હશે અને દરેક પિનની સાથે એક ઇનપુટ આઉટપુટ બ્લોક છે અને આ ઇનપુટ આઉટપુટ બ્લોકને તે તે પિનની ચોક્કસ સિગ્નલ ઇનપુટ અથવા આઉટપુટની જરૂરિયાત મુજબ પ્રોગ્રામ કરી શકાય છે તેવી જ રીતે કેટલાક લોજિક સેલ સામાન્ય રીતે વચ્ચે એરે ફેશન માં ગોઠવાયેલા હોય છે આને કન્ફિગ્યુરેબલ લોજિક બ્લોક્સ કહેવામાં આવે છે આ લોજિક બ્લોક્સ છે જે પ્રોગ્રામ કરી શકાય છે જે કાર્યક્ષમતાના સંદર્ભમાં સુધારી શકાય છે અને અલબત્ત આ લોજિક બ્લોક્સ વચ્ચેનું આંતરજોડાણ પણ પ્રોગ્રામેબલ છે તેથી તમારી પાસે કહેવાતા પ્રોગ્રામેબલ ઇન્ટરકનેક્ટ્સ છે કહો કે FPGA માં આ CLB IO બ્લોક્સ અને પ્રોગ્રામેબલ ઇન્ટરકનેક્ટનો સમાવેશ થશે તેથી બહારથી તમે આ CLB ને પ્રોગ્રામ કરવા સક્ષમ છો તમે તેમના આંતરજોડાણને પ્રોગ્રામ કરવા માટે સક્ષમ છો તમે IO બ્લોક્સને પ્રોગ્રામ કરવામાં સક્ષમ છો તેથી ટેકનોલોજી મેપિંગ તરીકે ઓળખાતી પ્રક્રિયા દ્વારા કોઈપણ ડિઝાઇન આપવામાં આવે છે તમે તમારી ડિઝાઇનના ભાગોને CLB સાથે મેપ કરી શકો છો અને તેમને યોગ્ય રીતે આંતર જોડાણ કરી શકો છો જેથી તમારી ડિઝાઇનનો જે હેતુ હતો તે હાર્ડવેરમાં FPGA પર અમલમાં આવે સારું ચાલો આ CLB ને ખૂબ જ ઝડપથી જોઈએ આ CLB જુઓ કારણ કે તમે જોઈ શકો છો કે અંદર ઘણા બધા બ્લોક્સ છે પરંતુ વિગતમાં ગયા વિના હું તમને જે કહેવા માંગુ છું તે એ છે કે અહીં બે સૌથી મહત્વપૂર્ણ બ્લોક્સ છે આ બે બ્લોક્સ છે જે 4 ઇનપુટ લોજિક ફંક્શન ને અમલમાં મૂકે છે તેથી હું તમને જણાવીશ કે આને ટૂંક સમયમાં કેવી રીતે લાગુ કરવામાં આવે છે તેથી આ બે બ્લોક્સ બે 4 વેરિએબલ લોજિક ફંક્શન્સને અમલમાં મૂકી શકે છે અને આઉટપુટ આ 2 આઉટપુટ લાઇન x અને y પર ઉપલબ્ધ હોઈ શકે છે ત્યાં પાથ છે આ ઉપરાંત બે ફ્લિપ ફ્લોપ છે જેનો ઉપયોગ કરીને તમે CLB નો સ્ટોરેજ સેલ તરીકે પણ ઉપયોગ કરી શકો છો તેથી તમે ક્યાં તો કેટલાક લોજિકની ગણતરી કરી શકો છો તમે તેને મેમરી બે બીટ મેમરી તરીકે પણ વાપરી શકો છો અથવા તમે તેને કેટલાક નાના ફાઇનાઇટ સેટ મશીન તરીકે પણ વાપરી શકો છો જ્યાં કેટલાક ફ્લિપ ફ્લોપ સાથે કેટલાક લોજિક ફંક્શન છે અને અન્ય મલ્ટિપ્લેક્સર અને અન્ય બ્લોક્સ કે જે તમે તેની અંદર જોઈ રહ્યા છો તેનો ઉપયોગ પ્રોગ્રામિંગ માટે થાય છે તેથી બહારથી તમે કેટલાક સિગ્નલો ફીડ કરી શકો છો જેથી તમે ઇચ્છો તે રીતે આ આંતરજોડાણને બદલી અથવા પ્રોગ્રામ કરી શકાય તેથી હું તમને ઓછામાં ઓછા આમાંના કેટલાક વિશે કહીશ તેથી જેમ કે મેં આ 2 બ્લોકમાં બે 4 ઇનપુટ ફંક્શનને અમલમાં મૂકવા માટે આ CLB ની મૂળભૂત વિશેષતાઓનો ઉલ્લેખ કર્યો છે આ 4 ઇનપુટ ફંક્શન્સ 16 બાય 1 RAM નો ઉપયોગ કરીને લુક અપ ટેબલનો ઉપયોગ કરીને અમલમાં મૂકવામાં આવે છે તેથી અહીં હું આને થોડી વાર પછી સમજાવીશ આનો ઉપયોગ 16 બીટ મેમરીને અમલમાં કરવા માટે પણ થઈ શકે છે તેથી આ આપણે થોડી વાર પછી જોઈશું ત્યાં 2 ફ્લિપ ફ્લોપ્સ છે જેમ મેં કહ્યું ત્યાં બે ફ્લિપ ફ્લોપ્સ છે એક અહીં અને એક અહીં આ ફ્લિપ ફ્લોપ્સને બ્લોક ફ્લિપ ફ્લોપ અથવા લેચ લેવલ સેન્સિટિવ લેચ તરીકે ગોઠવી શકાય છે તેથી તમે તેનો ઉપયોગ ક્લૉકની લિડિંગ એડ્જ અથવા ફોલિંગ એડ્જ માં ટ્રિગર થવા માટે કરી શકો છો સેટ રીસેટ ક્યાં તો સિંક્રનસ અથવા એસિંક્રનસ હોઈ શકે છે તેથી તે સંપૂર્ણપણે પ્રોગ્રામેબલ છે બરાબર હવે લુક અપ ટેબલ પર આવીએ તો મેં અગાઉની સ્લાઇડમાં ઉલ્લેખ કર્યો છે કે આ દરેક 4 બીટ લુકઅપ ટેબલ 4 ઇનપુટ લોજિક ફંક્શનને અમલમાં મૂકી શકે છે અથવા 16 બાય 1 મેમરી RAM તરીકે ઉપયોગ કરી શકાય છે ચાલો જોઈએ કેવી રીતે તેથી CLB આ CLB ની સરળ આકૃતિ છે મેં અગાઉના આકૃતિમાં બતાવ્યું તેમ બીજી ઘણી બધી વસ્તુઓ છે પરંતુ તેનો ઉપયોગ મુખ્યત્વે પ્રોગ્રામિંગ માટે થાય છે પરંતુ આવશ્યકપણે CLB માં 4 ઇનપુટ લુકઅપ ટેબલ એક ફ્લિપ ફ્લોપ હોય છે જે જો જરૂરી હોય તો પસાર કરો અને આઉટપુટ મલ્ટિપ્લેક્સર્સ જો ફ્લિપ ફ્લોપ ક્લૉકને રીસેટ કરે તો ચાલો જોઈએ કે આ LUT કેવી રીતે કામ કરે છે તેથી આવશ્યકપણે LUT આના જેવું કામ કરે છે તેથી જેમ મેં કહ્યું તેમ LUT માં 4 ઇનપુટ A B C અને D હશે અને તેમાં આઉટપુટ હશે ચાલો આપણે F કહીએ પરંતુ આંતરિક રીતે ત્યાં શું છે તેથી આંતરિક રીતે આપણી પાસે આના જેવું કંઈક છે જે એક બ્લોક છે જે 4 ટુ 16 ડીકોડર છે તેથી આ ડીકોડર આ A B C D ને ઇનપુટ્સ તરીકે લેશે અને તેમાં 16 બાય 1 મેમરી યુનિટ RAM છે તેથી ત્યાં 16 સેલ છે તેથી એડ્રેસ 0 થી શરૂ કરીને 1 2 થી 15 સુધી આ ડીકોડરમાં 16 આઉટપુટ હશે અને તે સેલમાંથી એકને પસંદ કરશે અને તે જે પણ સેલ તમે પસંદ કરી રહ્યાં છો તે આઉટપુટ તરીકે મેળવવામાં આવશે તે તમારું F હશે તેથી અનિવાર્યપણે આ LUT આ રીતે કામ કરે છે તમારી પાસે A B C D પર આધાર રાખીને ડીકોડર છે ઉપરાંત તમે મેમરી સેલમાંથી એકને પસંદ કરશો તેથી દરેક એક બીટની સમાન હશે અને તે એક બીટ મેમરીના આઉટપુટમાં ઉપલબ્ધ હશે જેને તમે F તરીકે રીતે લો છો બરાબર હવે તમે જુઓ છો કે આ LUT ને RAM તરીકે અમલ કરવામાં આવી રહ્યું છે તેથી ફાયદા શું છે ફાયદો એ છે કે જો તમે કેટલીક બીટ પેટર્ન સાથે RAM લોડ કરી શકો છો તો તમે ફંકશન F બદલી શકો છો જેમ કે હું ABCD F fA B C D ના કેટલાક ફંક્શનને અમલમાં મૂકવા માંગુ છું તો હું શું કરું તેથી હું ટ્રુથ ટેબલ દોરું છું તેથી A B C અને D ના તમામ સંભવિત 16 સંયોજનો માટે હું મારું અપેક્ષિત F શું છે તે લખુ છું ચાલો કહીએ કે મારું અપેક્ષિત F 0 0 0 0 0 માટે આઉટપુટ 0 હોવું જોઈએ 0 0 0 0 1 માટે આઉટપુટ 1 હોવું જોઈએ 2 માટે તે 1 હોવું જોઈએ 3 માટે તે 0 હોવું જોઈએ આના જેવું ચાલો કહીએ કે આ 1 છે આ 0 છે અને તેથી વધુ તેથી ટ્રુથ ટેબલ પર જે પણ આઉટપુટ કોલમ છે તે હું આ RAMમાં તે જ બીટ પેટર્ન લોડ કરું છું તેથી એકવાર હું તે કરી લઉં મેં આ ફંક્શનને યોગ્ય રીતે અમલમાં મૂક્યું છે તેથી તમે સમજો છો કે આ CLB અથવા LUT ની પ્રોગ્રામેબિલિટી કેવી રીતે કામ કરે છે અને LUT ને RAM નો ઉપયોગ કરીને અમલમાં મૂકવામાં આવે છે અને RAM માં કોઈપણ બીટ પેટર્નને યોગ્ય રીતે લોડ કરીને હું કોઈપણ ટ્રુથ ટેબલને અમલમાં મૂકી શકું છું તેથી 4 સુધીના વેરીએબલ સાથેના કોઈપણ ફંક્શનને LUT નો ઉપયોગ કરીને અમલમાં મૂકી શકાય છે બરાબર હવે આ ઉપરાંત હું તેનો ઉપયોગ 16 બાય 1 RAM તરીકે પણ કરી શકું છું માત્ર હું ફંક્શન તરીકે ઉપયોગ નથી કરતો હું A B C D નો એડ્રેસ ઇનપુટ્સ તરીકે ઉપયોગ કરું છું તેથી આની મદદથી હું અમુક ડેટા વાંચી શકું છું આ સાથે હું અમુક ડેટા પણ લખી શકું છું તેથી હું આ જ LUT સ્ટ્રક્ચર નો ઉપયોગ રેન્ડમ એક્સેસ મેમરી તરીકે પણ કરી શકું છું જેમાં દરેક એક બીટ સાથે 16 સ્થાનો છે જુઓ ત્યાં ઘણી ડિઝાઇન છે જ્યાં તમારે કેટલાક મેમરી સબસિસ્ટમ મેમરી યુનિટ્સ રાખવાની જરૂર છે તેથી આ પ્રકારની LUT નો ઉપયોગ તે નાની મેમરીને બનાવવા માટે પણ કરી શકાય છે સારું તેથી મેં કહ્યું તેમ અહીં હું પુનરાવર્તન કરું છું તેથી જો તમને 4 વેરિએબલનું કોઈપણ ઈચ્છાધીન ફંક્શન આપવામાં આવે તો ચાલો આ કહીએ તેથી આ ફંક્શનનું LUT સાથે મેપિંગ ખૂબ જ સરળ છે તમે આ ફંક્શનનું ટ્રુથ ટેબલ બનાવો LUT ને અનુરૂપ ટ્રુથ ટેબલના આઉટપુટ કોલમને આ સ્ટેટિક RAM માં લોડ કરો અને એકવાર તમે કરી લો કે તમારું LUT આ ફંક્શનને અમલમાં મુકે પછી બીજું કંઈ કરવાનું નથી તેથી નોંધનીય બાબત એ છે કે કોઈપણ 4 વેરિયેબલ ફંક્શનને સાકાર કરી શકાય છે નેટલિસ્ટથી LUT મેપિંગ ખૂબ જ રસપ્રદ છે તેથી ચાલો હું ટૂંકમાં સમજાવવાનો પ્રયત્ન કરું તમે સામાન્ય રીતે જુઓ છો કે તમે FPGA ભૂલી જાઓ છો સામાન્ય ગેટ વિશે વિચારો ધારો કે મારે કોઈ ફંક્શન અમલમાં મૂકવું છે અને મારી પાસે અમુક પ્રકારના ગેટ છે જેને હું મારી ટેકનોલોજીનો ઉપયોગ કરીને અમલમાં મૂકી શકું છું જેમ કે CMOS માં હું NAND NOR NOT આ પ્રકારના ગેટ બનાવી શકું છું તે AND અને OR આનો અમલ કરવો સરળ નથી તેથી હું હંમેશા મારા મૂળ ફંક્શન ડિસ્ક્રીપ્શનને એક સર્કિટમાં મેપ કરવાનો પ્રયાસ કરીશ ચાલો કહીએ જેમાં ફક્ત NAND અને NOR ગેટ હોય છે આ પ્રક્રિયાને ટેકનોલોજી મેપિંગ કહેવામાં આવે છે તેથી હું જાણું છું કે હું શું કરી શકું છું અથવા હું શું પ્રાપ્ત કરી શકું છું તેથી મારું મૂળ સ્પેસિફીકેશન હું તે કાર્યાત્મક બ્લોક્સ અથવા સેલનો ઉપયોગ કરીને મેપ કરવાનો પ્રયાસ કરું છું આને ટેકનોલોજી મેપિંગ કહેવામાં આવે છે પરંતુ FPGA માટે ટેકનોલોજી મેપિંગનો સંપૂર્ણ ખ્યાલ અલગ બની ગયો છે હવે 4 વેરિએબલ સાથેના કોઈપણ સબફંક્શન ને હું LUT માં મેપ કરી શકું છું હું ચોક્કસ ગેટ અથવા ફંક્શન વિશે વિચારતો નથી હું AND ગેટ OR ગેટ NAND ગેટ અથવા NOR ગેટ વિશે વિચારતો નથી હું કોઈપણ 4 વેરિયેબલ ફંક્શન વિશે વિચારું છું જો હું એક્સ્ટ્રેક્ટ કરી શકું તો હું તેને એક LUT માં મેપ કરી શકું છું તેથી મેપિંગ ખૂબ જ સરળ બની જાય છે તો ચાલો હું એક ઉદાહરણ લઉં આ ક્ષેત્ર ડિલેના વિકલ્પ વિનિમયને પણ સમજાવશે ચાલો આપણે કહીએ કે હું આપેલ નેટલિસ્ટ બતાવી રહ્યો છું આ નાના લંબચોરસ કેટલાક ગેટનું પ્રતિનિધિત્વ કરી શકે છે મને પરવા નથી કે કયા પ્રકારના ગેટ છે આ AND ગેટ OR ગેટ હોઈ શકે છે આ એક્સક્લુઝિવ OR ગેટ હોઈ શકે છે કોઈપણ જટિલ પ્રકારના ગેટ પણ હોય શકે છે બરાબર આ મારી મૂળ નેટલિસ્ટ છે જેને હું અમલમાં મૂકવા માંગુ છું ચાલો કહીએ કે ત્યાં વિકલ્પો હોઈ શકે છે તેથી જ્યારે હું આ ગેટને FPGA LUTs માં મેપ કરું છું ત્યારે ત્યારે કહો કે એક શક્યતા આ ત્રણ ગેટને હું એક LUT માં મેપ કરી શકું શા માટે કારણ કે તમે આ સમૂહમાં જુઓ છો ઇનપુટ્સની કુલ સંખ્યા 4 છે અને 1 આઉટપુટ છે તેથી હું તેને LUT માં મેપ કરી શકું છું એ જ રીતે આને જુઓ ત્યાં 4 ઇનપુટ અને 1 આઉટપુટ છે તેથી હું તેને 1 LUT માં મેપ કરી શકું છું અને બાકીના આ 2 ઇનપુટ અને 1 આઉટપુટ છે આ પણ તમે LUT માં મેપ કરી શકો છો તેથી મને 2 ના LUT ડિલે સાથે 3 LUT ની જરૂર છે કારણ કે આ 2 LUT નું આઉટપુટ આ LUT માં ઇનપુટ તરીકે જાય છે તેથી ડિલે 2 એકમો હશે પરંતુ કહીએ કે મારુ મેપિંગ થોડું અલગ છે ચાલો કહીએ કે હું આ ત્રણને ફરીથી 1 LUT માં મેપ કરું છું ચાલો કહીએ કે હું આ 3 ને 1 LUT માં મેપ કરું છું આ પણ 4 ઇનપુટ એક આઉટપુટ છે અને ચાલો કહીએ કે હું આ 2 ને ત્રીજા LUT તરીકે મેપ કરું છું અને આ ચોથા LUT તરીકે તેથી દેખીતી રીતે આની સરખામણીમાં આ બહુ સારું મેપિંગ નહીં હોય તો અહીં તમે જોઈ શકો છો કે મને 4 LUT ની જરૂર છે ડિલે 3 હશે કારણ કે આ પ્રથમ LUT આઉટપુટ જનરેટ કરી રહ્યું છે જે બીજા LUT ને આપવામાં આવે છે તે જે આઉટપુટ જનરેટ કરે છે તે ત્રીજા LUT ને આપવામાં આવે છે તેથી ડિલે પણ વધુ છે તેથી જેમ તમે જોઈ શકો છો કે ગ્રાફ દ્વારા રજૂ કરાયેલ નેટલિસ્ટને જોતાં મેપિંગ સંપૂર્ણપણે અલગ છે મારે આ ગ્રાફને એવી રીતે વિભાજિત કરવો પડશે જેમાં દરેક પેટા ગ્રાફમાં 4 ઇનપુટ અને 1 આઉટપુટ હશે અને અલબત્ત ઊંડાઈ અથવા ડિલેને ઘટાડવા પડશે તેથી આધુનિક FPGA ચિપમાં LUT ની સ્કેન ની લાઇનની સંખ્યામાં વધારો થયો છે તેથી મતલબ કે તમારી પાસે 5 બાય 6 સુધી પણ હોઈ શકે છે તેથી હવે IO બ્લોક ડાયગ્રામ વિશે વાત કરી રહ્યો છું તેથી હું વિગતમાં નથી જઈ રહ્યો તેથી IO બ્લોક ડાયગ્રામ આના જેવો દેખાય છે આ ઇનપુટ પિન છે જેમાં લેચ સાથે ઘણા બધા સર્કિટ છે ત્યાં કેટલાક આઉટપુટ લેચ કરેલા છે અહીં કેટલાક ફ્લિપ ફ્લોપ છે ત્યાં ટ્રાઇ સ્ટેટ કંટ્રોલર છે ત્યાં ઘણી બધી વસ્તુઓ છે જે પ્રોગ્રામેબલ છે પછી ફરીથી FPGA રાઉટિંગ માટે આ CLB એ કન્ફિગ્યુરેશન લોજિક બ્લોક છે તેમની વચ્ચે કેટલીક આંતરજોડાણ લાઇન છે અને ત્યાં કેટલાક સ્વિચ મેટ્રિસિસ છે જે જંકશન પર પ્રોગ્રામેબલ છે તેથી ફરીથી બહારથી હું સ્વીચ મેટ્રિસિસને પ્રોગ્રામ કરી શકું છું આમાંની કેટલીક કોલમ કેટલીક રો સાથે જોડાઈ શકે છે તેથી આ દ્વારા કેટલીક CLB પિન અન્ય CLB પિન સાથે જોડાઈ શકે છે તેથી હું આના જેવા કેટલાક આંતરજોડાણ બનાવી શકું છું અને આ સ્વિચ મેટ્રિક્સ સામાન્ય રીતે મેમરીમાં કેટલાક બીટ્સ લોડ કરીને ફરીથી SRAM નો ઉપયોગ કરીને અમલમાં મૂકવામાં આવે છે હું જોડાણને ચાલુ કરી શકું છું અથવા બંધ કરી શકું છું પરંતુ ત્યાં બીજી ટેકનોલોજી છે જેને એન્ટિ ફ્યુઝ કહેવામાં આવે છે અને ઉચ્ચ પ્રવાહ પસાર કરીને હું ક્યાં તો લાઇનને તોડી શકું છું અથવા જોડી શકું છું જોડાણને જોડી શકું છું તેથી કેટલાક FPGA ઉત્પાદકો પણ એન્ટી ફ્યુઝ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે તેથી FPGA ડિઝાઇન ફ્લો વિશે વાત કરીએ તો FPGA ડેવલપમેન્ટ બોર્ડ સાથે આપવામાં આવેલ સોફ્ટવેર તેઓ આપણને યોજનાકીય VHDL અથવા વેરિલોગ નો ઉપયોગ કરીને એન્ટ્રી ડિઝાઇન કરવાની મંજૂરી આપે છે સમગ્ર પ્લેસમેન્ટ અને રાઉટિંગ આપમેળે હાથ ધરવામાં આવે છે તમામ બ્લોક્સને પ્રોગ્રામ કરવા માટેનો બીટ સ્ટ્રીમ જે આપમેળે જનરેટ થાય છે અને જે બ્રોડ પર ડાઉનલોડ કરી શકાય છે તેથી તમે ઘણી બધી વસ્તુઓનું વિશ્લેષણ કરી શકો છો મારો મતલબ FPGA સિસ્ટમ માટે સિમ્યુલેશન અને પુનઃરૂપરેખાંકનની સંખ્યા સામાન્ય રીતે અમર્યાદિત હોય છે તમે તેને ઘણી વખત કરી શકો છો તેથી FPGA કન્ફિગ્યુરેબિલિટી અને ઉપયોગમાં સરળતાના સંદર્ભમાં મોટો ફાયદો પૂરો પાડે છે તેથી હવે પછીના લેક્ચરમાં આપણે કેટલીક અન્ય ડિઝાઇન સ્ટાઈલઓ જોઈશું જે પણ ઉપલબ્ધ છે Refer Time 3542